અનુવાદ પરના વિડિઓ પર પાછા આવવાનું સ્વાગત છે હવે છેલ્લી વિડિઓમાં જ્યારે હું ટ્રાન્સક્રિપ્શન વિશે વાત કરી રહ્યો હતો ત્યારે અમે જોયું કે DNAમાં લખેલી માહિતી કેવી રીતે RNA મોલેક્યુલ પર કોપી કરવામાં આવી હતી તેથી RNA મોલેક્યુલ એ તમારું ક્યૂ કાર્ડ હતું જે બાદમાં ખસી જાય છે ન્યુક્લિયસમાંથી સાઇટોપ્લાસમ માં જઈ શકે છે તેથી આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વિડિઓનો પ્રારંભિક બિંદુ એ હશે કે mRNA પહેલેથી જ સંશ્લેષણ કરવામાં આવ્યું છે હવે તે કેવી રીતે છે કે આ mRNA વાંચવામાં આવે છે અને વાંચ્યા પછી તે કેવી રીતે છે કે પ્રોટીનનું સંશ્લેષણ થાય છે તેથી અનુવાદને સમજવા માટે તે સમજવું અગત્યનું છે કે અનુવાદ એ એક પ્રક્રિયા છે જેના દ્વારા એમRNAમાં લખેલી માહિતી આખરે તે ઉત્પાદનમાં રૂપાંતરિત થાય છે જે પ્રોટીન છે તેથી તે અનુવાદની પ્રક્રિયા છે હવે આપણી પ્રારંભિક સામગ્રી mRNA મોલેક્યુલનો આ ભાગ છે જેણે તમે જાણો છો DNAમાં લખેલી બધી માહિતીની સાવચેતીપૂર્વક નકલ કરી છે તેથી હવે આ તે સ્ક્રિપ્ટ છે જે રિબોઝોમને વાંચવાની જરૂર છે તેથી અનુવાદની આ પ્રક્રિયામાં આપણે 2 બાબતો સમજવાની જરૂર છે 1 પ્રોટીન બનાવવા માટે કયા ઘટકો જરૂરી છે અને ૨ તમે તે ભાષા કેવી રીતે વાંચો છો તો ચાલો આપણે પહેલા ઘટકો પર આવીએ પ્રથમ ઘટક પોતે જ સ્ક્રિપ્ટ છે જે mRNA અણુમાં હોય છે પછી રસોઇયા જ્યાં આ સમગ્ર સંશ્લેષણ થાય છે જે રિબોસોમ્સ છે રિબોસોમ્સના 2 એકમો હોય છે ત્યાં એક નાનું સબયુનિટ અને એક મોટું સબયુનિટ છે આપણે થોડા સમય પછી ફરીથી આના પર આવીશું પરંતુ યાદ રાખો કે તે 2 એકમોનું બનેલું માળખું છે એક નાનું અને મોટું એકમ તેથી તમારે શેફની જરૂર છે તમારે એવા ઘટકોની પણ જરૂર છે જેની સાથે પ્રોટીન બને છે અને પ્રોટીન એમિનો એસિડથી બનેલા હોય છે તેથી તમારે એમિનો એસિડની જરૂર છે ૨૦ જુદા જુદા એમિનો એસિડ છે અને આ ૨૦ એમિનો એસિડ્સ વિવિધ ક્રમચયો અને સંયોજનો માં ગોઠવાયેલા છે જેના કારણે તમને વિવિધ પ્રોટીન મળે છે તેથી તમારી પાસે એમિનો એસિડ્સ છે અને પછી તમારી પાસે tRNA તરીકે ઓળખાતો પરમાણુ છે તેને ટ્રાન્સફર RNA પણ કહેવામાં આવે છે કારણ કે આ અણુ ખરેખર એમિનો એસિડને રિબોસોમમાં લાવશે જે પ્રોટીન સંશ્લેષણનું સ્થળ છે અને આ tRNA છે તેથી તમારી પાસે વિવિધ પ્રકારના tRNA હશે જે પછી એમિનો એસિડ્સને હેન્ડપીક કરી શકે છે અને તેમને રિબોસોમ્સમાં લાવી શકે છે હવે તે જ ઘટકો છે તમારે મેસેન્જર RNAની જરૂર છે જે સ્ક્રિપ્ટ છે તમારે પ્રોટીન સંશ્લેષણની સાઇટની જરૂર છે જે રિબોઝોમ છે તમારે પ્રોટીનના મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સની જરૂર છે જે એમિનો એસિડ છે અને આ એમિનો એસિડ્સને ટ્રાન્સફર RNA અથવા tRNA તરીકે ઓળખાતા અણુ દ્વારા રિબોસોમ્સમાં લઇ જવામાં આવે છે હવે આપણે ભાષા પર આવીએ હવે આપણે જાણીએ છીએ કે આપણી પાસે મૂળભૂત રીતે 4 આધારો છે તેથી તમારી પાસે 4 આધારો છે DNAના કિસ્સામાં તે A T G અને C છે પરંતુ સ્ક્રિપ્ટ RNA મોલેક્યુલમાં લખવામાં આવી છે તેથી RNAના કિસ્સામાં T ને બદલે આપણી પાસે U હશે તેથી ત્યાં ૪ અક્ષરો છે અથવા મારો કહેવાનો અર્થ છે કે સરળ શબ્દોમાં કહીએ તો DNAની ભાષામાં ૪ મૂળાક્ષરો A U G અને C છે હવે આ મૂળાક્ષરોને શબ્દો બનાવવા માટે ભેગા થવું પડશે અને દરેક શબ્દનો અર્થ ચોક્કસ એમિનો એસિડ હોવો જોઈએ તેથી જો તમારી પાસે એક એમિનો એસિડ માટે દરેક મૂળાક્ષરો કોડિંગ હોય તો તમારી પાસે ફક્ત ૪ શક્યતાઓ છે ચાલો આપણે કહીએ કે જો એક સમયે તેમાંથી 2 એમિનો એસિડ માટે કોડિંગ કરતા હોય તો A U અથવા A સાથે કોડ કરી શકે છે G સાથે જોડાઈ શકે છે અથવા A C સાથે જોડાઈ શકે છે તો તમારી પાસે 4 થી 2 પાવર 2 હશે લગભગ 16 જુદી જુદી શક્યતાઓ જેમાં આ સંયોજનો થઈ શકે છે તેથી તમારી પાસે અનિવાર્યપણે 16 જુદા જુદા શબ્દો હશે પરંતુ તે હજી પણ ટૂંકું પડી રહ્યું છે કારણ કે તમારી પાસે લગભગ ૨૦ એમિનો એસિડ છે તેથી હવે આપણે જે જાણીએ છીએ તે એ છે કે ખરેખર તેમાંથી ૩ એવા છે જે એક સમયે એક સાથે આવે છે અને પછી તેઓ એક શબ્દ માટે કોડ કરે છે એટલે જો તમારી પાસે ૪ પાયા હોય જેને તમે ૩ના જૂથમાં જોડી રહ્યા છો તો તમારી પાસે પાવર ૩ માટે લગભગ ૪ આધારો છે લગભગ ૬૪ જુદી જુદી શક્યતાઓ છે તમારી પાસે 64 જુદા જુદા શબ્દો છે દરેક શબ્દનો કંઈક અર્થ છે હવે દરેક તેથી જીવવિજ્ઞાનમાં મૂળાક્ષરો 4 છે પરંતુ આ મૂળાક્ષરો 3 ના જૂથમાં ગોઠવીને એક કોડ બનાવે છે જેને કોડોન કહેવામાં આવે છે અને આપણી સિસ્ટમમાં 64 કોડન છે જેમાંથી 61 એમિનો એસિડ માટે કોડ કરે છે જ્યારે 3 કોઈ એમિનો એસિડ માટે કોડ કરતા નથી ઉદાહરણ તરીકે તમારી પાસે UAA UAG અને પછી UGA હશે હવે આ 3 કોડન તે કોઈ પણ એમિનો એસિડ માટે કોડ કરતા નથી પરંતુ તમારી પાસે તેમાંથી 61 કોડ છે જે એમિનો એસિડ માટે કોડિંગ કરે છે હવે એટલે કે ફરીથી એક રસપ્રદ મુદ્દો લાવે છે તમારી પાસે 61 કોડોન છે પરંતુ તમારી પાસે માત્ર 20 એમિનો એસિડ છે હવે એવું જોવા મળે છે કે 1 થી વધુ કોડોન એમિનો એસિડ માટે કોડ કરી શકે છે દાખલા તરીકે તમારી પાસે GGG હશે જે એમિનો એસિડ માટે કોડ કરી શકે છે તે જ ઉદાહરણ તરીકે ચાલો આપણે ગ્લાયસિન માટેના આ કોડ્સ કહીએ હવે સમાન એમિનો એસિડને જીજીસી ની જેમ અન્ય કોડોન દ્વારા પણ કોડ કરી શકાય છે આ કોડ ગ્લાયસિન માટે પણ કોડ કરે છે તેથી તમે એક જ એમિનો એસિડ માટે બહુવિધ કોડોન ધરાવી શકો છો પરંતુ એક કોડોન ૨ જુદા જુદા એમિનો એસિડ માટે કોડન કરી શકતો નથી ચાલો હું આ ફરીથી સ્પષ્ટ કરું તો ચાલો આપણે કહીએ કે એમિનો એસિડ ગ્લાયસિન છે ગ્લાયસિનને GGG અથવા GGC દ્વારા કોડ કરી શકાય છે તેથી ગ્લાયસિનને ૧ થી વધુ કોડોન દ્વારા કોડ કરી શકાય છે હકીકતમાં ગ્લાયસિનને ૪ જુદા જુદા કોડોન દ્વારા કોડેડ કરવામાં આવે છે તેથી 4 જુદા જુદા કોડોન છે જે સમાન એમિનો એસિડ માટે કોડ કરે છે જે ગ્લાયસિન છે પરંતુ તે શક્ય નથી કે ગ્લાયસિન માટે GGG કોડ કરશે તે પણ એલનાઇન માટે કોડ કરશે જેની મંજૂરી નથી તેથી આનુવંશિક ભાષાઓ 3 ન્યુક્લિઓટાઇડ્સ એક સાથે મળીને એક શબ્દ બનાવે છે જે કોડોન છે અને દરેક શબ્દ ચોક્કસ એમિનો એસિડ માટે કોડ કરે છે કોઈ ચોક્કસ એમિનો એસિડ માટે તમારી પાસે એક કરતા વધુ શબ્દો હોઈ શકે છે પરંતુ શબ્દનો અર્થ અસંદિગ્ધ છે તેનો અર્થ એ છે કે જો તે GGG હોય તો તે હંમેશા ગ્લાયસિન માટે કોડ કરશે તે અન્ય કોઈ એમિનો એસિડ માટે કોડ કરી શકતું નથી તેથી તે ભાષા છે અને હવે તે ભાષામાં તે ભાષા છે તે mRNA અણુ પર બેઠી છે પરંતુ તે ભાષા વાંચવી અને અર્થઘટન કરવું પડશે હવે ભાષાનું અર્થઘટન આંશિક રીતે tRNA અણુ દ્વારા કરવામાં આવે છે હવે tRNA એ ખૂબ જ રસપ્રદ RNA મોલેક્યુલ છે જો કોઈ તેના દ્વિ પરિમાણીય માળખાને જુએ તો તે ક્લોવર પાંદડાનું માળખું ધરાવે છે મારો કહેવાનો અર્થ એ છે કે લવિંગ જેવું લાગે છે અને તમે જે શોધી કાઢો છો તે આ tRNA અણુ છે જે સામાન્ય રીતે લગભગ 80 ન્યુક્લિઓટાઇડ્સ લાંબા હોય છે તેથી ત્યાં વિવિધ tRNA હોય છે દરેક tRNA નો એક વિસ્તાર હોય છે જેને એન્ટિકોડન કહેવામાં આવે છે તેથી જો તમારી પાસે હોય તો ચાલો આપણે કોડોન AUG હવે આ કોડોનને એન્ટિકોડન દ્વારા વાંચવું પડશે તેથી એન્ટિકોડન કોડોનની પ્રશંસાત્મક હશે જે આ કિસ્સામાં UAC હશે કારણ કે ત્યાં કોઈ થાઇમાઇન નથી તેથી તમારી પાસે યુરાસિલ હશે આ ફરીથી RNA છે તે DNA નથી યુરાસિલ હંમેશા એડેનિન સાથે જોડાશે અને ગુઆનિન હંમેશા સાઇટોસિન સાથે જોડાશે એ જ પૂરકતા છે તેથી દરેક કોડન તેવી જ રીતે તમામ 61 કોડોનમાં પૂરક એન્ટિકોડન હશે તેથી દરેક tRNA અણુ પોતે જ એક પ્રશંસાત્મક એન્ટિકોડન ધરાવે છે અને બીજા છેડે તેની સાથે એમિનો એસિડ પણ જોડાયેલું હશે હવે આવા tRNA અણુ કે જે આપેલ કોડોન માટે તે ચોક્કસ એમિનો એસિડનું વહન કરે છે તેને ચાર્જ્ડ tRNA તરીકે પણ ઓળખવામાં આવે છે હવે હું આ બધું ચાર્જિંગ કેવી રીતે થાય છે તેની વિગતોમાં પડવાનો નથી કારણ કે પછી તે ખૂબ જ મગજને હચમચાવી નાખે તેવું બની જાય છે અને હું તમને તે બધી વિગતોથી પરેશાન કરવા માંગતો નથી ફક્ત યાદ રાખો કે કોડ્સ કોડોન 3 અક્ષર કોડ્સ અને ચોક્કસ એમિનો એસિડ માટેના દરેક કોડ કોડ્સ છે અને પછી કોડને tRNA દ્વારા ડીકોડ કરવામાં આવે છે કારણ કે એન્ટિકોડન જે કોડોન માટે પૂરક છે અને દરેક tRNA પછી સંબંધિત એમિનો એસિડ લાવશે હવે મેં તમને કહ્યું તેમ કોડોન્સમાં તેમાંથી 3 સ્ટોપ કોડોન છે તેથી યુએએ યુએજી અને યુજીએ માટે કોઈ tRNA મોલેક્યુલ ઉપલબ્ધ નથી અને તમારી પાસે જે ઓજીસી છે તેના માટે આ હંમેશાં પ્રારંભિક કોડોન છે તે પ્રથમ કોડોન પણ છે તેથી એવું લાગે છે કે તમે કોઈ સ્ક્રિપ્ટ લખી રહ્યા છો જો તમે કોઈ પત્ર પર લખી રહ્યા છો અને તમે ધ માટે કેપિટલ ટીથી પ્રારંભ કરો છો બરાબર તેથી પ્રથમ શબ્દ હંમેશા AUG હોય છે જે મેથિઓનાઇન માટે કોડ કરે છે તેથી 64 કોડોનમાંથી 4 કોડોન ખાસ છે સ્ટાર્ટ કોડન જે AUG અને ટર્મિનેટર કોડોન્સ છે જે યુએ UAA UAG અને UGA છે તેથી હું આશા રાખું છું કે અહીં સુધી તમે સમજી ગયા હશો કે સામગ્રી શું છે અને અનુવાદમાં ભાષા કેવી રીતે વાંચવામાં આવે છે હવે ચાલો આપણે અનુવાદની વાસ્તવિક પ્રક્રિયા જોઈએ તેથી મેં અહીં જે કર્યું છે તે એ છે કે મેં mRNA મોલેક્યુલ દોર્યો છે તો આ mRNA અણુની 5 પ્રાઇમ કેપ હોય છે તેની 3 પ્રાઇમ પોલી એ ટેલ છે અને હવે આ mRNA સાયટોપ્લાસમમાં બેઠો છે અને પછી તેમાં આ આખી સિક્વન્સ છે આપણે આ ક્રમને સમજવાની જરૂર છે તેથી હવે દરેક RNA અણુમાં પણ એક વિશિષ્ટ હસ્તાક્ષર હોય છે જેને રિબોસોમ બાઇન્ડિંગ સાઇટ કહેવામાં આવે છે રિબોસોમમાં એક નાનો સબયુનિટ અને મોટો સબયુનિટ હોય છે તેથી રિબોસોમ બાઇન્ડિંગ સાઇટને આ નાના સબયુનિટ દ્વારા સ્કેન કરવામાં આવે છે અને જ્યાં પણ નાનું સબયુનિટ તેને જોશે ત્યાં રિબોસોમ્સ એસેમ્બલિંગ શરૂ કરશે તેથી રિબોસોમ આને ઓળખી જશે અને રિબોસોમનો નાનો સબયુનિટ પછી એસેમ્બલ થવાનું શરૂ કરશે આ રિબોઝોમનો નાનો સબયુનિટ છે હવે આ ક્રમમાં જો તમે ધ્યાનથી જોશો તો શરૂઆત કોડોન શું છે સ્ટાર્ટ કોડોન AUG છે તેથી જો તમે આ ક્રમ જુઓ તો આ UCC છે પછી તમારી પાસે GAU છે પરંતુ પછી જો તમે થોડી કાળજીપૂર્વક વાંચો છો તો આ AUG બને છે હવે આ તમારી શરૂઆતની કોડોન છે તેથી ભાષાના વાંચનમાં એક બીજું મહત્વપૂર્ણ પાસું છે જે તમારે સમજવું પડશે તે વિરામચિહ્નો વિશે છે હું ખરેખર આને સરળ બનાવું છું તેથી ઓપી પ્રથમ કોડ બની જાય છે પછીનો કોડ હંમેશા 3 ના સેટમાં કોઈ પણ વિરામ વિના વાંચવામાં આવે છે તેથી આ તમારું બીજું કોડન બની જાય છે તેથી આ બીજો કોડોન બને છે આ પ્રથમ કોડોન બને છે જે હંમેશા AUG હોય છે પ્રથમ કોડોન બીજો કોડોન પછી ફરીથી તમે વિરામ વિના પછીની ત્રિપુટી વાંચો છો તેથી આ તમારું ત્રીજું કોડોન બની જાય છે અને પછી તમારી પાસે ચોથું કોડોન હોય છે અને પછી તમે પાંચમા કોડોન પર આવો છો જો તમે નોંધ્યું હોય કે પાંચમો કોડોન એ UAA છે જે સ્ટોપ કોડન સિવાય બીજું કશું જ નથી તેથી અહીં પ્રક્રિયા બંધ થઈ જશે તેથી આ RNA અણુ છે અને તેના દ્વારા માત્ર જોઇને અને સ્કેન કરીને તમે સમજી શકો છો કે તેમાં AUG છે ત્યારબાદ GGG પછી ત્રીજો કોડોન અને પછી ચોથો કોડોન અને પછી તમે સ્ટોપ કોડોન સાથે અથડાશો તો ચાલો આપણે અનુવાદ તરફ જોઈએ હવે અનુવાદના ત્રણ તબક્કા છે પહેલો તબક્કો દીક્ષા છે બીજો તબક્કો લંબાઈનો છે અને ત્રીજો તબક્કો સમાપ્તિનો છે તો ચાલો આપણે પહેલો તબક્કો જોઈએ જે દીક્ષા છે દીક્ષામાં જે થઈ રહ્યું છે તે રિબોસોમ છે રિબોસોમનું નાનું સબયુનિટ આ mRNAને સ્કેન કરે છે અને રિબોઝોમ બાઇન્ડિંગ સાઇટના આધારે પોતાને જોડે છે અને પછી અહીં એક સ્ટાર્ટ કોડોન છે જ્યાં પણ પ્રથમ tRNAમાં સ્ટાર્ટ કોડન હોય છે જેમાં પૂરક એન્ટિકોડન હશે તો ચાલો આપણે કહીએ કે આ એન્ટિકોડન સાઇટ છે આવશે અને બાંધશે તેથી હું આને ફક્ત ક્લેમ્પ જેવા માળખાની જેમ દોરું છું ફક્ત એક હૂક જેવા માળખાની જેમ તેથી આ તે એમિનો એસિડ છે જે તે લાવે છે જે મેથિઓનાઇન સિવાય બીજું કશું જ નથી તેથી પ્રથમ tRNA આવી ગયું છે અને તેણે પોતાને સ્ટાર્ટ કોડોન પર ડોક કર્યું છે રિબોસોમનું નાનું સબયુનિટ બેસવામાં આવ્યું છે અને હવે જ્યારે આવું થાય છે ત્યારે દીક્ષાની પ્રક્રિયા દરમિયાનનું આ પ્રથમ પગલું છે એકવાર આને જોડવામાં આવે છે અને એક સાથે મૂકવામાં આવે છે ત્યારે જ રિબોસોમનો મોટો સબયુનિટ આવે છે અને બેસે છે તેથી આ રિબોઝોમનું મોટું સબયુનિટ છે જે બેઠું છે તેથી તે આના જેવું છે તમારી પાસે RNA અણુ છે ચાલો આપણે કહીએ કે આ RNA અણુનું પ્રતિનિધિત્વ કરે છે નાનું સબયુનિટ આવે છે અને બંધાય છે અને પછી મોટો સબયુનિટ આવે છે અને ટોચ પર બેસે છે હવે જો હું ક્રોસ સેક્શન લઉં તો આ હું છું આ એક 2 D આકૃતિ છે કમનસીબે તે કેટલાક એનિમેશન વિડિઓઝમાં સ્પષ્ટ થઈ જશે જે હું તમને બતાવીશ હું તમને બતાવી શકતો નથી પરંતુ હું તમને તે માટેની લિંક્સ ચોક્કસપણે આપીશ તેથી જ્યારે તમે તેને કાપો છો અને ક્રોસ સેક્શન જુઓ છો જ્યારે આ સંપૂર્ણ મોટું સબયુનિટ અને વચ્ચે mRNA સાથે નાનું સબયુનિટ તેથી અહીં એક ખાંચો છે જેમાંથી RNA પસાર થઈ રહ્યું છે તમે આખી એસેમ્બલી અનુવાદ માટે તૈયાર છે હવે એક વખત મોટા સબયુનિટ દ્વારા સૌથી મોટા સબયુનિટની વ્યવસ્થા કરવામાં આવે તો તેના 3 વિભાગો હોય છે તેમાં એક વિભાગ છે જેને E સાઇટ અથવા ખાલી સાઇટ P સાઇટ અને A સાઇટ તરીકે ઓળખવામાં આવે છે હવે સિસ્ટમ આગામી એમિનો એસિડ્સ લાવવા માટે તૈયાર છે પ્રથમ એમિનો એસિડ મેથિઓનાઇન છે હવે પછીનો tRNA આવે છે ફરીથી તે તેના એન્ટિકોડન ક્રમની મદદથી જોડાય છે અને તે આગામી એમિનો એસિડ લાવશે ચાલો આપણે કહીએ કે એમિનો એસિડ 2 મને લાગે છે કે GGG અમે ગ્લાયસિન માટેના કોડ્સની ચર્ચા કરી છે તેથી આ બીજા તરીકે આવે છે હવે આવનારી tRNA એ સાઇટ પર આવી રહી છે એક વખત આવું થઈ જાય પછી હવે 2 tRNA એકબીજાની બાજુમાં હોય છે તમારી પાસે પેપ્ટાઇડ બોન્ડ્સની રચનાની પ્રક્રિયા હશે યાદ રાખો કે એમિનો એસિડ્સ પેપ્ટાઇડ બંધની પ્રક્રિયા સાથે જોડાયેલા હોય છે તેથી આ મેથિઓનાઇન પેપ્ટાઇડ બોન્ડની રચના દ્વારા બીજા એમિનો એસિડમાં પસાર થશે અને એકવાર આવું થાય તેથી પછી શું થશે તે એ છે કે આ આખું રિબોઝોમ એક કોડોન દ્વારા જમણી બાજુ સ્થળાંતરિત થશે તેથી હવે આ એક કોડોન દ્વારા જમણી બાજુ સ્થળાંતર કરશે તેથી હવે તે છે મેથિઓનાઇન પસાર કરવામાં આવ્યું છે અને મેથિઓનાઇન હવે આ tRNA સાથે જોડાયેલું છે હવે આ સમગ્ર રીબોસોમ શિફ્ટ થાય છે અને જે થાય છે તે એ છે કે હવે રીબોસોમ નાનો સબયુનિટ અહીં બેઠો છે અને મોટો સબયુનિટ અહીં બેઠો છે તેથી પહેલા રાઉન્ડમાં જે એ સાઇટ હતી તે હવે પી સાઇટ બની જાય છે AUG એ બહાર નીકળવાની સાઇટ છે તેથી હવે tRNA ખાલી છે તેણે તેની મેથિઓનાઇન દાનમાં આપી છે તેથી અહીંથી મેથિઓનાઇન લાવનાર tRNA મફત છે તેથી આ tRNA ઇ સાઇટ પરથી બહાર જશે આ P સાઇટ બની જાય છે અને હવે આ કોડોન છે જે હવે A સાઇટ પર બેસવા સામે વાંચવા માટે તૈયાર છે તેથી હવે આ સાઇટ પર ત્રીજો tRNA આવશે જે તેના એન્ટિકોડન દ્વારા કોડોન વાંચશે અને ત્રીજો એમિનો એસિડ લાવશે ફરીથી આ 2 વચ્ચે પેપ્ટાઇડ બોન્ડની રચના થશે અને પછી આ tRNA ખાલી થઈ જાય છે અને પછી આ tRNA પણ ઇ સાઇટની બહાર જાય છે તેથી આ રીતે અનુવાદની પ્રક્રિયા થાય છે અને રિબોસોમ એક સમયે અને mRNA ટેમ્પલેટ પર એક કોડોન સરકતો રહે છે અને તેને વાંચે છે અનુરૂપ tRNA લાવે છે અને જ્યારે પણ ચાર્જ્ડ tRNA આવે છે ત્યારે તે પછીના અગાઉના tRNA સાથે પેપ્ટાઇડ બોન્ડનું સ્વરૂપ ધારણ કરે છે અને તેથી પોલિપેપ્ટાઇડ ચેઇન વિસ્તૃત થતી રહે છે હવે આ ત્યાં સુધી થતું રહે છે જ્યાં સુધી રિબોઝોમ સ્ટોપ સાઇટનો સામનો ન કરે હું આશા રાખું છું કે તમે સમજી ગયા હશો કે આ કેવી રીતે થઈ રહ્યું છે યુ ટ્યુબ પર કેટલાક ખૂબ જ સરસ વિડિઓઝ છે હું તમને તેની લિંક્સ આપીશ તે તમને વધુ સ્પષ્ટ કરશે તેથી જ્યારે તે સ્ટોપ કોડોન સુધી પહોંચે છે ત્યારે જે બન્યું છે તે છે રિબોઝોમ બેઠું હોય છે આ રીબોસોમમાં એ સાઇટ બની જાય છે આ તે છે જ્યાં પેપ્ટિડિલ સાઇટ છે તેથી સંબંધિત tRNA હશે જે તેનું ચોથું એમિનો એસિડ હશે જે ત્રીજા એમિનો એસિડ સાથે જોડાયેલું હતું જે બદલામાં બીજા એમિનો એસિડ સાથે જોડાયેલું હતું અને પછી પ્રથમ એમિનો એસિડ જે મેથિઓનાઇન હતું તેથી તમે એમિનો એસિડ્સની એક શૃંખલાનું સંશ્લેષણ કરી રહ્યા છો અને હવે રિબોસોમ એક એવી સ્થિતિમાં આવી ગયું છે જે સ્ટોપ કોડોન છે હવે સ્ટોપ કોડન માટે કોઈ tRNA નથી તેથી જ્યારે પણ રિબોઝોમ આ સ્ટોપ કોડોનને અથડાય છે ત્યારે tRNAને બદલે જેને રિલીઝ ફેક્ટર કહેવામાં આવે છે તે આવે છે એક પ્રકાશન પરિબળ તે એક પ્રોટીન છે જે આવે છે અને આ A સાઇટ સાથે જોડાય છે તેને પ્રકાશન પરિબળ તરીકે ઓળખવામાં આવે છે અને એકવાર આ પ્રકાશન પરિબળ આવે છે અને A સાઇટ સાથે જોડાય છે તે મૂળભૂત રીતે આ સમગ્ર સંકુલના વિચ્છેદનું કારણ બને છે તેથી તેના અંતે બધું જ વિખૂટું પડી જાય છે નાનું સબયુનિટ મોટું સબયુનિટ રિબોસોમ્સ અલગ થઈ જાય છે mRNA અલગ થઈ જાય છે tRNA ફરીથી મુક્ત થાય છે છેલ્લું tRNA અને પછી તમારી પાસે ફક્ત પોલિપેપ્ટાઇડ ચેઇન બાકી રહે છે તો તમારી પાસે મેથિયોનાઇન બીજો એમિનો એસિડ ત્રીજો એમિનો એસિડ જમણી બાજુ અને છેલ્લો ચોથો એમિનો એસિડ છે હવે તમને પેપ્ટાઇડ ચેઇન મળી છે આ પોલીપેપ્ટાઈડ છે તેથી તમે અહીં જે જોયું છે તે મુજબ આવું બન્યું છે તમે mRNA પર પ્રારંભિક કોડોન રિબોસોમ્સના એસેમ્બલીથી શરૂઆત કરી મેથિઓનાઇનમાંથી અંદર આવે છે એન્ટિકોડન સાથે બેઝ પેરિંગ દ્વારા ફરીથી બીજા tRNAમાં આવે છે અને પછી પોલિપેપ્ટાઇડની આ વધતી જતી સાંકળમાં એમિનો એસિડ્સ ઉમેરાતા રહે છે હવે આ માત્ર પોલિપેપ્ટાઇડ ચેઇન છે તે માત્ર એમિનો એસિડની રેખીય વ્યવસ્થા છે પરંતુ હકીકતમાં પ્રોટીન વધુ ફોલ્ડ થાય છે અને તે શક્ય છે કારણ કે અનુવાદની આ પ્રક્રિયા થયા પછી પ્રકાશન પરિબળના બંધનને કારણે સમાપ્તિ અટકી જશે એટલે એક વખત ભાષાંતર થઈ જાય પછી પોલીપેપ્ટાઈડની સાંકળ તૈયાર થઈ જાય છે આ પોલીપેપ્ટાઈડ સાંકળ તો ચાલો આપણે કહીએ કે આ હવે પોલિપેપ્ટાઇડ ચેઇન છે આ પોલીપેપ્ટાઈડ ચેન ફોલ્ડીનમાંથી પસાર થશે એવું લાગે છે કે હું આ દોરો લઉં છું અને પછી તેને પવન આપવાનો પ્રયત્ન કરું છું અને તમે જાણો છો કે તેને દોરાના દડામાં બનાવો તેથી તે પ્રક્રિયા ખાસ માળખાની અંદર થાય છે જેને ચેપરોન કહેવામાં આવે છે તેથી ચેપરોન પ્રોટીન લાવે છે જેને પ્રોટીન ફોલ્ડિંગ કહેવામાં આવે છે તેથી એમિનો એસિડ્સ રેન્જમાં જોડાયા પછી તેને ફોલ્ડ કરવું પડે છે તેથી પ્રોટીન ફોલ્ડિંગ થાય છે અને તે સંપૂર્ણપણે 3 ડી માળખામાં આવી જાય છે અને જો વધુ જરૂર પડે તો તે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને યુકેરીયોટ્સમાં ગોલગી સંકુલમાં થાય છે તેમ આ ફોલ્ડેડ પ્રોટીન વધુ પ્રક્રિયા કરશે અને પછી સ્ત્રાવ થશે અથવા તેના યોગ્ય લક્ષ્ય પર મોકલવામાં આવશે તેથી આ છે આ પ્રોટીન ફોલ્ડિંગ અને અન્ય ચોક્કસ જરૂરી ફેરફારો હું સરળતાને કારણે તેમાં જતો નથી આ ફેરફારો એ છે જેને પોસ્ટ ટ્રાન્સલેશનલ ફેરફારો તરીકે ઓળખવામાં આવે છે તો ચાલો હું આ વિડિઓમાં આપણે જે અભ્યાસ કર્યો છે તેના વિશે વાત કરીને અને સારાંશ આપીને આ વિડિઓને સમાપ્ત કરું છું અમે જોયું કે mRNA પર લખેલી સ્ક્રિપ્ટને tRNA દ્વારા કેવી રીતે ડીકોડ કરવામાં આવે છે અને સ્ક્રિપ્ટને 3 અક્ષરના શબ્દોમાં લખવામાં આવે છે જેને કોડોન્સ કહેવામાં આવે છે કોડોનને પૂરક એન્ટિકોડનના માધ્યમથી tRNA દ્વારા વાંચવામાં આવે છે અને તેનું અર્થઘટન કરવામાં આવે છે તે tRNA છે જે ચોક્કસ કોડોનના પ્રતિભાવમાં ચોક્કસ એમિનો એસિડ લાવશે અને એમિનો એસિડનો આ સમગ્ર ઉમેરો રિબોસોમમાં કોડોન દ્વારા કોડોન દ્વારા થાય છે જે રિબોસોમની મદદથી થાય છે અને પછી એક વખત રિબોસોમ અને સમગ્ર ટ્રાન્સલેશનલ મશીનરી સ્ટોપ કોડોનમાં અથડાય પછી રિલીઝ ફેક્ટર આવે છે દરેક વસ્તુ અલગ થઈ જાય છે પેપ્ટાઈડ ચેઇન બાકીના કોમ્પ્લેક્સથી અલગ થઈ જાય છે અને આ પેપ્ટાઈડ ચેઇન પછી પોસ્ટ ટ્રાન્સલેશનલ ફેરફારની પ્રક્રિયામાંથી પસાર થશે હું આશા રાખું છું કે આ વિડિઓએ તમને સંદેશને કેવી રીતે ડીકોડ કરવામાં આવે છે તેના ખ્યાલને સમજવામાં મદદ કરી છે અને હું ઇચ્છું છું કે તમે ખરેખર આ એનિમેશન વિડિઓઝમાંથી પસાર થાઓ તેઓ ખરેખર ખૂબ જ સરસ છે માત્ર 7થી 10 મિનિટમાં તેઓ તમને બરાબર બતાવે છે કે પ્રક્રિયા કેવી રીતે થઈ રહી છે તેથી બ્લેકબોર્ડ પર હું જે કંઈ પણ કરી શક્યો નહીં તે તમે જ્યારે આ ખાસ વિડિઓ જોશો ત્યારે તમને સરળતાથી સમજી શકાશે અને જો તમે ખરેખર તમામ 64 કોડન અને તેઓ ખરેખર શેના માટે કોડ કરે છે અને કેવી રીતે વાંચવું તે જાણવા માંગતા હોવ તો કોડોન ચાર્ટ પર બીજો એક વિડિઓ છે જે તમે તેના પર પણ એક નજર નાખી શકો છો તેથી તમારો આભાર અને આશા છે કે તમે વિડિઓઝની આ શ્રેણીનો આનંદ માણ્યો હશે હું સમજું છું કે અહીં અને ત્યાં કેટલીક ભૂલો થઈ છે અમે તેને સુધારવાનો પ્રયાસ કરીશું અને જો તમને કોઈ મૂંઝવણ હોય તો કૃપા કરીને અમને પાછા લખો અને અમે તમારી મૂંઝવણો સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરીશું